ચાલો આપણે કેટલાક પ્રેક્ટિકલ્સ જોઈએ પ્રેક્ટિકલ્સ એન્જિનિયરિંગ માટે મહત્વપૂર્ણ છે અને ચાલો આપણે બે પ્રશ્નોના જવાબો જોઈએ એક એ છે કે ઓસ્કીલોસ્કોપનો ઉપયોગ કરીને PV મોડ્યુલ અથવા PV પેનલ્સની IV લાક્ષણિકતાઓ કેવી રીતે માપવી હવે પછીનો પ્રશ્ન કે જેને આપણે જવાબ આપવાની જરૂર છે અને જોઈએ કે આપણે વ્યવહારીક કેવી રીતે કરી શકીએ છીએ તે છે PV મોડ્યુલનું અનુકરણ કેવી રીતે કરવું હવે તમે શા માટે તે કરવા માંગો છો જુઓ PV મોડ્યુલ સાથેના મોટાભાગના પ્રયોગો તમે રાતના સમયે અથવા સૂર્ય ન હોય ત્યારે સમયે કરી શકો છો અને સવારના સમયે પણ જ્યારે સૂર્ય હોય છે અલગીકરણ વિવિધ હોય છે તેથી તેથી PV મોડ્યુલનું આઉટપુટ ખૂબ અનિશ્ચિત છે તેથી ખાસ કરીને PV મોડ્યુલોથી સંબંધિત પ્રયોગો અને કાર્યોના સંશોધન કાર્ય માટે તમને કંઈક એવું ગમશે જે PV મોડ્યુલ જેવી આઉટપુટ લાક્ષણિકતા આપે છે પરંતુ તમે દિવસના કોઈપણ સમયે તેનો ઉપયોગ કરી શકો છો જેને ઉપયોગિતા ગ્રીડથી શક્તિ મળે છે તેથી PV મોડ્યુલનું અનુકરણ કરવું મહત્વપૂર્ણ બને છે તેથી અમે PV મોડ્યુલોનું અનુકરણ કરવાની કેટલીક પદ્ધતિઓ જોશું જેથી અમે અમારા પ્રયોગો કરી શકીએ ચાલો હવે PV પેનલના PV મોડ્યુલની અમારી IV લાક્ષણિકતા કેવી રીતે માપી શકાય તેની પ્રથમ સમસ્યા ધ્યાનમાં લઈએ ચાલો સર્કિટ દોરો આ PV મોડ્યુલ છે ચાલો સંરક્ષણ ડાયોડ્સ શ્રેણી બંને શ્રેણી સંરક્ષણ બાયપાસ ડાયોડ અને સમાંતર સંરક્ષણ મૂકીએ અને તમારી પાસે સંરક્ષણ સાથે PV મોડ્યુલ છે તેથી તેને સમાપ્ત કરીએ તો આ PV મોડ્યુલના ટર્મિનલ્સ છે આ PV મોડ્યુલ પર ચાલો બાહ્ય લોડને કનેક્ટ કરીએ અને લોડની શ્રેણીમાં આપણે કરન્ટ માપવા માટે નાના રેઝેન નામના પ્રતિકારને પણ કનેક્ટ કરીશું હવે આ વોલ્ટેજ તરફ આ આપણે તેને R0માં VT તરીકે કહીશું અને R0 એ એક વેરિયેબલ રેઝિસ્ટન્સ છે તે વાયર વાયર રિહોસ્ટટ હોઈ શકે છે હવે કરન્ટ માપવા માટે રેઝિસ્ટરની આજુબાજુ ચાલો આપણે કહીએ કે આપણે તેને રેઝેન તરીકે ઓળખીએ છીએ જો તમે શરૂઆતમાં વોલ્ટેજને માપી લો તો અમને વેકેન્સી મળશે અને Vsense શું બરાબર છે હવે જો તમારી પાસે વર્તમાન iT આ પ્રમાણે બતાવ્યા પ્રમાણે છે તો વેસેન્સ iT x રેસેન સિવાય કંઈ નથી તેથી વેસેન્સ iT પ્રમાણસર છે રેઝેન ને જાણીને તમે iT શોધી શકો છો કે જે ટર્મિનલ કરન્ટ છે હવે આ સર્કિટ માટે ચાલો આપણે ટેબ્યુલેટ કરીએ અને IV લાક્ષણિકતા શોધી કાઢીએ આ IV લાક્ષણિકતા ઓસિલોસ્કોપ પર હજી સીધી જોઈ શકાય તેવું નથી તેથી તમારે પહેલા ટેબ્યુલેટ કરવું પડશે અને તે પછી તેને પ્લોટ કરવું પડશે તો ચાલો એક ટેબ્યુલેશન કરીએ અમે શું ટેબલેટ સીરીયલ નંબર તમે ઓહમ્સમાં R0 નો સમાવેશ કરો છો આ તે કંઈક છે જેનો તમે બદલાવ કરશો પછી VT વોલ્ટનું માપન વીસેન્સનું માપન પછી iT વાસેન્સ અને રેસેન્સના માપનના આધારે ગણવામાં આવે છે તો આ ટેબ્યુલેશનનો ઉપયોગ કરીને અમે iT વિરુદ્ધ VT પ્લોટ કરી શકીએ છીએ તેથી હકીકતમાં તમે હવે આ VT વિરુદ્ધ iT જેવા કંઈક પ્લોટ કરી શકો છો તેથી તમે કદાચ લાક્ષણિકતા મેળવશો લાક્ષણિકતાના આધારે તમે ફીલ પરિબળને માપી શકો છો કાર્યક્ષમતાને માપી શકો છો V વળાંક વિરુદ્ધ શક્તિ અને આ બધી બાબતોને માપી શકો છો પરંતુ આ એક પ્રયોગ છે જે તમને DC મૂલ્યો આપશે અને તમે સીધી ઓસિલોસ્કોપ પર જોઈ શકતા નથી કારણ કે કોઈ સ્વીપ વોલ્ટેજ નથી જ્યારે તમે અપેક્ષા કરો છો કે જ્યારે અમે સિમ્યુલેશન કર્યું ત્યારે અમે ટર્મિનલ્સ પર સ્વીપ વોલ્ટેજ સ્ત્રોત લગાવી દીધું અને તે નિશ્ચિત રૂપે તમને ડાયરેક્ટ આપશે ઓસિલોસ્કોપ બહાર પ્લોટ અમે તે પ્રયોગ પછીથી જોશું પરંતુ આ પ્રયોગ માટે તે કંઈક છે જેને તમારે ટેબ્યુલેટ કરવાની જરૂર છે અને પછી તેને ગ્રાફિકલી રીતે મેન્યુઅલ રીતે અથવા ઓક્ટેવ જેવા પેકેજ દ્વારા રચવું જોઈએ જ્યાં તમે VT વેક્ટર અને iT વેક્ટર લઈ શકો અને તે જ પ્લોટ કરી શકો ચાલો હવે આપણે એક એવી પદ્ધતિ જોઈએ કે જ્યાં અમે ઓસિલોસ્કોપ પર IV લાક્ષણિકતા જોવા માટે સમર્થ હોઈશું તો તે માટે ચાલો સર્કિટ ડાયાગ્રામ દોરીએ આ બંને શ્રેણી અને સમાંતર સંરક્ષણ ડાયોડ્સ સાથેનું PV મોડ્યુલ છે ચાલો PV મોડ્યુલ સમાપ્ત કરીએ હવે ટર્મિનલની પાર ચાલો આપણે દોરો ભાર નહીં પણ વોલ્ટેજ સ્ત્રોતની જેમ આપણે સિમ્યુલેશન એક્સરસાઇઝમાં કર્યું હતું અને પછી અહીં શ્રેણી રેઝિસ્ટન્સ શામેલ કરીએ જેને રસેન્સ કહેવામાં આવે છે જે તમને ટર્મિનલ્સમાંથી વહેતા કરન્ટ iT નું એક માપ આપશે હવે VT શું હોવું જોઈએ નોંધ લો કે VTમાં કેટલાક વિશેષ પાત્ર હોવા જોઈએ તેથી તરંગનો આકાર કંઈક આવો હોવો જોઈએ ત્યાં સુધી એક સંપૂર્ણ તરંગ સુધારેલા તરંગ આકાર અથવા અડધો તરંગ સુધારક આકાર પણ જ્યાં સુધી વોલ્ટેજ દિશાહિન હોય ત્યાં સુધી કરશે તમારું વોલ્ટેજ એક દિશા નિર્દેશીય હોવાથી ટર્મિનલ્સ હંમેશા હકારાત્મક હોય છે હવે ટર્મિનલ સકારાત્મક છે પછી સિસ્ટમ પ્રથમ ચતુર્થાંશમાં છે અને આ સાથી સોર્સિંગ કરશે તે ખૂબ મહત્વનું છે જો ધારો કે જો તમે નિયમિત સાઇન વેવનો ઉપયોગ કરી રહ્યા છો અને પછી વોલ્ટેજ નેગેટિવ જાય છે અને તે સમય દરમિયાન વોલ્ટેજ નેગેટિવ જાય છે અને આ સકારાત્મક બને છે તો તમે જુઓ કે ત્યાં એક સર્કિટ કરંટ પાથ હશે જે આ રીતે જાય છે તેથી તે સર્કિટ માટે એક મોટો ઉછાળો હશે અને કંઈક ફૂંકાઇ જશે તેથી VT નેગેટિવ રહેવાની ભલામણ કરવામાં આવતી નથી તેથી ખૂબ જ મહત્વપૂર્ણ તમારે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તે નિર્દેશીય છે તેથી અમે લાયક છીએ કે વોલ્ટેજ ચોક્કસ મૂલ્યનું વોલ્ટેજ હોવું જોઈએ અને તે વર્તમાનને ડૂબવા માટે સક્ષમ હોવું જોઈએ આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્થિતિ છે બંધન છે કારણ કે iT એ ટર્મિનલની સાથે જોડાયેલ વોલ્ટેજ સ્ત્રોત VT માંથી પસાર થઈ રહ્યું છે અને VT કરંટ iT મૂલ્યને ડૂબવા માટે સમર્થ હોવું જોઈએ નહીં તો સર્કિટ કાર્ય કરશે નહીં જો તમે હમણાં જ રેક્ટિફાયર્સનો ઉપયોગ કરીને એક સંપૂર્ણ મૂલ્ય સર્કિટ મૂકી દીધી છે તો પછી સુધારક ડૂબવાની ક્ષમતાને મંજૂરી આપશે નહીં તેથી તે અગત્યનું છે કે માત્ર વોલ્ટેજ દિશાનિર્દેશી હોવું જોઈએ નહીં તે કરંટને ડૂબવા માટે પણ સક્ષમ હોવું જોઈએ માત્ર ત્યારે જ આ સર્કિટ કાર્ય કરશે અને ત્યારબાદ ઓસિલોસ્કોપ પર IV લાક્ષણિકતા પ્લોટ કરી શકાય છે જો તમારી પાસે આવા વોલ્ટેજ સ્રોત છે તો તમે ઓસિલોસ્કોપના બાહ્ય ટ્રિગરને VT મૂલ્ય આપી શકો છો અને રેસેન્સમાં વોલ્ટેજ મેળવી શકો છો અને ઓસિલોસ્કોપના ચેનલ B અથવા ચેનલ Aની એક ચેનલને આપી શકો છો પછી તમે જોઈ શકો છો XY પ્લોટ અથવા IV લાક્ષણિકતા VT સિગ્નલનું કંપનવિસ્તાર કેટલું હશે તમે જુઓ છો કે વીટી સિગ્નલ સ્વીપની જેમ વર્તે છે અને તેથી કંપનવિસ્તાર મોડ્યુલ વોલ્ટેજના કંપનવિસ્તાર સાથે સંબંધિત હોવું જોઈએ તેથી જો મોડેલ વોલ્ટેજ કેટલાક VX છે તો VT સિગ્નલનું કંપનવિસ્તાર તે ક્રમમાં હોવું જોઈએ જે દિશા નિર્દેશીય સંકેત હોઈ શકે છે તે તમે આપી શકશો એ નોંધવું જોઇએ કે VT મેળવવાનું કે જે બંને દિશા નિર્દેશીય છે અને ડૂબવા માટે સક્ષમ છે તેથી જો તમે લો જો તમે તેને મેઈન વોલ્ટેજમાંથી પ્રાપ્ત કરો છો જે તરંગને આ રીતે તરંગ આકાર મેળવવા માટે સાઇનસોઇડ છે તો તમારે કાં તો પુલ બ્રિજ રેક્ટિફાયર અથવા અડધો બ્રિજ રિક્ટિફાયર હોવો જોઈએ અને જો તમે રેક્ટિફાયરનો ઉપયોગ કરો છો તો તમે કરંટને સિંક કરી શકશો નહીં અને તેથી તમારે તે માટે ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટેડ પાવર સ્રોત બનાવવો પડશે જે ટૂંક સમયમાં પ્રયોગ કરવો તે વધુ મુશ્કેલ છે તેથી આપણે શું કરીશું સર્કિટમાં થોડો ફેરફાર કરો જેથી તે વ્યવહારમાં સરળતાથી અમલમાં આવે અને તમે ઓસિલોસ્કોપ પર ઝડપથી IV લાક્ષણિકતા મેળવી શકો તેથી ત્યાં સ્રોતને બદલે અમે ટ્રાંઝિસ્ટરને BJT મૂકીશું તે BJT અથવા MOSFET હોઈ શકે છે તો ચાલો આપણે તેને બેઝ ડ્રાઇવ રેઝિસ્ટન્સથી ચલાવીએ અને જ્યારે ડિવાઇસ બંધ કરવુ થવાનું માનવામાં આવે છે ત્યારે બેઝ ચાર્જિસને દૂર કરવા માટે બેઝ અને ઇમીટરની તરફ આપણે એક રેઝિસ્ટન્સ કરીએ અને પછી આપણે ત્યાં એક ડાયોડ રાખીએ જેથી તે ફક્ત એક નિર્દેશીય વોલ્ટેજ પસાર કરશે અને પરિણામે ફક્ત યુનિડેરેક્શનલ બેઝ ડ્રાઇવ અને તેથી ટ્રાન્સફર યોગ્ય દિશામાં બેઝ કરંટ પ્રાપ્ત કરશે ટ્રાન્ઝિસ્ટર ઓફ કોર્સ ડૂબવા માટે સક્ષમ હશે આ દિશામાં પ્રવાહ કરશે હવે આપણે આ વોલ્ટેજ લેવાનું છે તો ચાલો આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરથી આ વોલ્ટેજ મેળવીએ ચાલો આપણે આ ટ્રાન્સફોર્મર દોરીએ જેથી તમારી પાસે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય અને આ ટ્રાન્સફોર્મરનું આઉટપુટ ચાલો આપણે તેને ઓટોટ્રાન્સફોર્મરથી કનેક્ટ કરીએ જે અહીં પ્રયોગશાળામાં છે તેથી આ એક ઓટોટ્રાન્સફોર્મર છે અને ઓટોટ્રાન્સફોર્મર ઇનપુટ 230 આઉટલેટના ગ્રીડ આઉટલેટના 230 સપ્લાય સાથે જોડાયેલ છે હવે અહીં અહીં 230 લાગુ કરવામાં આવે છે તેથી જેનો અર્થ 0 થી 230 સુધી આ સંભવિત સ્વિંગ છે અને જે આપણી પાસે છે તે અહીં ટ્રાન્સફોર્મર છે એક સ્ટેપ ડાઉન રેશિયો 230 થી 18 છે તેથી જ્યારે આ મહત્તમ મૂલ્ય હોય તો તમે અહીં જે મેળવશો તે 18 વોલ્ટ છે અને જ્યારે આ લઘુત્તમ મૂલ્ય હશે ત્યારે આ 0 પણ હશે તેથી તમને અહીં વોલ્ટેજ મળશે જે 0 થી 18 વોલ્ટથી સ્વિંગ કરે છે અને આ બંને દિશામાં સાઈન વેવ સ્વિંગ્સ હશે અહીં ડાયોડ મૂકવું તમને અહીં અર્ધ તરંગ સુધારેલું વેવફોર્મ આપે છે તો બેઝ કરંટ અડધા તરંગને સુધારેલ છે અને તે અહીં BJTને ટ્રાંઝિસ્ટરને રેખીય ક્ષેત્રમાં ચલાવવાની કોશિશ કરશે જેમ જેમ સાઈન પ્રકૃતિને કારણે બેઝ ડ્રાઇવ વધતી જાય છે ત્યારે આ અંતે સ્ટેટમાં છેલ્લે સંતૃપ્તિમાં જાય છે જ્યારે કલેક્ટર અને ઇમીટર ટર્મિનલની જેમ પ્રતિકાર સંતૃપ્તિ સમયે 0 બને છે અને તે સમયે આ તરફનો વોલ્ટેજ વેકસેટ હશે તેથી અહીં બેઝ કરંટ PV પેનલના ટર્મિનલ્સની આડેધડ અવરોધને મોડ્યુલેટ કરશે તેથી અમે કહી શકીએ કે અહીં આ BJT ટ્રાંઝિસ્ટર ઇલેક્ટ્રોનિક રિયોસ્ટની જેમ કાર્ય કરે છે તો ચાલો આપણે કહીએ કે BJT કલેક્ટર ઇમીટર ટર્મિનલની તરફની વોલ્ટેજને VT કહેવામાં આવે છે અને રેસેન્સ તરફનો વોલ્ટેજ વસેન છે વીટી અમે તેને cસિલોસ્કોપ અને વેસેન્સના બાહ્ય ટ્રિગર આપીશું અવલોકન કરો કે વસેન હવે આ રીતે માપવામાં આવે છે આના સંદર્ભમાં સકારાત્મક સંભવિત છે પરંતુ હજી પણ વેસેન્સને આ રીતે માપવામાં આવે છે જેનો અર્થ છે કે તમને નકારાત્મક વોલ્ટેજ મળશે એક કારણ છે વેસેન્સને તમે તેને ચેનલ A અથવા ચેનલ B ને આપો અને ઊંધી કરો કારણ કે વેસેન્સને આ ફેશનમાં નકારાત્મક છે કારણ એ છે કે તમે ડ્યુઅલ ચેનલ ઓસિલોસ્કોપનો ઉપયોગ કરી શકો છો અને તેને સામાન્ય ચકાસણી બિંદુ તરીકે બનાવી શકો છો ચકાસણીનો સામાન્ય બિંદુ અહીં કનેક્ટ થઈ શકે છે અને અન્ય બે ચેનલ પ્રોબ્સ કનેક્ટ થઈ શકે છે એક અહીં કનેક્ટ થઈ શકે છે અને અન્ય અહીં કનેક્ટ થઈ શકે છે ત્યાંથી તમારે ડિફરન્સન્ટ પ્રોબ ઓસિલોસ્કોપનો ઉપયોગ કરવાની જરૂર નથી તેથી તે કારણ છે કે મેં તે માટે આ સમયે નકારાત્મક લીધું છે હવે આપણે કહીએ છીએ કે આ પ્રોબ કોમન પોઇન્ટ પ્રોબ કોમન પિન છે તેથી તમે અહીં ચેનલની ચકાસણી કરી શકો છો વત્તા બિંદુ અહીં જે અહીં આવશે અન્ય પ્રોબ વત્તા અહીં જશે અને બાહ્ય ટ્રિગર સાથે કનેક્ટ થશે તેથી આ જો તમે તેને ઓસિલોસ્કોપમાં આપો છો તો ઓસિલોસ્કોપ IV ની લાક્ષણિકતાઓ રચશે